ડિઝાસ્ટર રિકવરી અને બિલ્ડ બેક બેટર કોર્સ માં આપનું સ્વાગત છે મારું નામ રામ સતીશ પાસુપુલેટી છે હું આઈઆઈટી રુર્કીના આર્કિટેક્ચર અને પ્લાનિંગ વિભાગના સહાયક પ્રોફેસર તરીકે કાર્યરત છું આજે હું ડીઆરઆર ની 2 મહત્વપૂર્ણ વિભાવનાઓની ચર્ચા કરવા જઇ રહ્યો છું જે આપત્તિ જોખમ ઘટાડે છે અને આ 2 માં સીએએમ અને સીબીડીઆરએમ શામેલ છે સીએએમ એ કમ્યુનિટિ એસેટ મેનેજમેન્ટ છે અને બીજો એક સીબીડી કમ્યુનિટિ બેઝ્ડ ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ છે તેથી આ સીએએમ અને સીબીડીઆરએમ વિશે વાત કરતા પહેલા મને લાગે છે કે હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ કે સિસ્ટમની અંદરની મુશ્કેલીઓ અને આ વિવિધ નેટવર્ક્સ પરની હૈરાર્કી શું છે સંસ્થાકીય નેટવર્ક અને આપત્તિ પુનરિકવરી પ્રાપ્તિના સંકલન અને આયોજનમાં કયા પ્રકારનાં અવરોધો છે કેમ કે જ્યારે આપણે આપત્તિ પુનપ્રાપ્તિ વિશે વાત કરીએ છીએ ત્યારે ઘણી એજન્સીઓ ચિત્રમાં આવે છે ખાસ કરીને જો તમે યુ ની સિસ્ટમ લો તો પણ યુનાઇટેડ નેશન્સ તેથી ત્યાં અનેક સંસ્થાઓ આવી રહી છે પરંતુ તેઓ ખરેખર કેવી રીતે વર્ગીકૃત કરવામાં આવે છે અને તેઓ એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે કેવી રીતે તેઓ એકબીજા સાથે ની હૈરાર્કી છે અને તેઓ ગવર્નિંગ બોડીસ એક બીજાની અંદર કેવી રીતે કાર્ય કરે છે ચાલો જોઈએ કેવી રીતે તે કરવામાં આવ્યું છે મેક્સ લોક સેન્ટર જ્યાં મેં મારા સંશોધનનાં ભાગ રૂપે અગાઉ કામ કર્યું હતું અને તેઓએ માઈન્ડ ગેપ પર એક દસ્તાવેજ પ્રકાશિત કર્યો છે આપત્તિ પછીનું પુનર્નિર્માણ અને માનવતાવાદી રાહતમાંથી સંક્રમણ તેથી તે મોનોગ્રાફમાં મેક્સ લોક સેન્ટર ટોની લોઇડ જોન્સ અને તેમની ટીમે તેઓએ યુ માં શું થાય છે અને વિવિધ સંસ્થાઓ શું છે તેનું નેટવર્ક આ પ્રકારનું વિકસિત કર્યું છે તેથી ચાલો હું તમને આ પ્રકારની સંસ્થાકીય જટિલતા સમજાવું ની આપત્તિ પ્રતિસાદ સિસ્ટમ તેમાંથી એક તે છે કે તમારી પાસે યુએન જનરલ એસેમ્બલીનું ઉચ્ચ ભાગ છે અને જે આઇએસડીઆર આપત્તિ જોખમ ઘટાડવા આંતરરાષ્ટ્રીય વ્યૂહરચનામાં વહેંચાયેલું છે અને જેની અંદર આપત્તિ જોખમ ઘટાડવા અને યુ એસ S ની ઇન્ટરેજેન્સી સચિવાલય છે તેથી આ 2 આઈ ની રચના કરે છે અને પછી તમારી પાસે માનવતાવાદી નીતિ વિકાસ અને માનવતાવાદી હિમાયતનું સંકલન છે તેથી જે આપણી પાસે યુએનએસઇડી ની યુએન એજન્સીઓ છે જે આર્થિક અને સામાજિક વિકાસ અને યુએનઈએસએ છે આર્થિક અને સામાજિક બાબતો અને ડીઈએસડી એસડીસી અને યુએનડીએડબલ્યુ સાથે સમર્થન અને સંકલન સાધી સ્ત્રીઓ અને યુએનસીઆરડી ની પ્રગતિ પ્રાદેશિક વિકાસ જેમ કે આ સંખ્યાની એજન્સીઓ તેનો ભાગ છે અને તે પછી તમારી પાસે સેન્ટ્રલ રજિસ્ટર અને ઓસીએચએ છે જે એક મહત્વપૂર્ણ પાસું છે માનવતાવાદી બાબતોના સંકલનનું કાર્યાલય તેથી તે સેન્ટ્રલ રજિસ્ટર સાથે સંકળાયેલ છે કટોકટી દૂરસંચાર અને કટોકટી અને રાહત સંયોજક તેથી આ ભાગ એક મહત્વપૂર્ણ ઓફિસ છે અને તે જ તેની ઇન્ટરેજન્સી સ્થાયી સમિતિમાં વહે છે જે પ્રારંભિક પુન રિકવરી પ્રાપ્તી ક્લસ્ટર છે તેમજ નાગરિક લશ્કરી અને સંકલન છે કારણ કે આ ખાસ આઈએસી જે સ્પષ્ટ રીતે પ્રારંભિક પુનરિકવરી પ્રાપ્તિ વિશે વાત કરી રહી છે જે લશ્કરી ચિત્રમાં આવે છે તેથી જ ત્યાં નાગરિક સૈન્ય સંકલન છે અને આઈએસડીઆર થી તે જાય છે ડબલ્યુસીડીઆર નો કાર્યક્રમ હાથ ધરે છે જે આપત્તિ જોખમ ઘટાડવા અને પર વિશ્વ પરિષદ છે આંતરિક વિસ્થાપન વિભાગની ઇન્ટરેજન્સી છે તેથી આ યુ એન એજન્સીઓ છે જે તમે જોઈ શકો છો કે એક યુએનડીપી છે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ જે કટોકટી નિવારણ અને પુનરિકવરી ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્રોગ્રામ અને ડ્રાયલેન્ડ ડેવલપમેન્ટ સેન્ટર વિશે વાત કરે છે અને યુ એન વસાહત જે ક્ષણે વસાહત ચિત્રમાં આવે છે તે આશ્રય સાથે કરવાનું વધુ છે તેથી આશ્રયસ્થાન અને ટકાઉ માનવ વસાહતો અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્રોગ્રામ પછી તે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન વિશે વાત કરે છે જે કટોકટીમાં આરોગ્ય કાર્યવાહી કરવા માટે વધુ છે સ્થાનિક અને રોગચાળાના રોગોને રોકવા તેમજ કટોકટી અને કટોકટીની સ્થિતિમાં સ્વાસ્થ્યની સ્થિતિને કેવી રીતે સંપર્ક કરવો અને એફએઓ કે જે ખેતી પશુધન મત્સ્યઉદ્યોગ અને વનીકરણ છે જે વૈશ્વિક માહિતી અને પ્રારંભિક ચેતવણી પ્રણાલીમાં પણ છે તેથી તે આજીવિકા વિશે પ્રકૃતિ સંબંધિત આજીવિકા પાસાઓ અને વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ વિશે વાત કરે છે કારણ કે તમે જાણો છો અમે કુપોષણ વિશે વાત કરી રહ્યા છીએ તેથી અમે વિકાસશીલ દેશોમાં ગરીબી વિશે વાત કરી રહ્યા છીએ તેથી તે જ કાયદો છે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ પણ એક મહત્વપૂર્ણ પાસું છે કટોકટીના સમયમાં આપણે ખોરાકની સુરક્ષા કેવી રીતે આપી શકીએ છીએ યુએનઈપી જે આપત્તિ પ્રબંધનમાં અને પર્યાવરણીય મુદ્દાઓ સાથે વધુ કામ કરે છે તેથી તે સ્થાનિક સ્તરે આકારણી માહિતી ડેટાબેઝ અને કટોકટી તરીકે પ્રારંભિક ચેતવણી વિશે પણ વાત કરે છે યુનિસેફ જે આરોગ્ય શિક્ષણ સમાનતા અને આપત્તિઓમાં બાળકોના રક્ષણ માટે વધુ કામ કરે છે તેથી યુનિસેફ પણ એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે કે તમે જાણો છો કે આપત્તિઓથી પ્રભાવિત બાળકોની સંભાળ કેવી રીતે લેવી અને તેઓ કેવી રીતે આરોગ્યનું શિક્ષણ આપી શકે છે અને તેમજ તેમના માટે અને યુનેસ્કો માટે એક સંરક્ષણ છે જે નિવારણની વ્યૂહરચના છે અને વૈશ્વિક પ્રારંભિક ચેતવણી પ્રણાલી છે અને અસર પ્રતિરોધક છે અને તે સમુદાયો માટે અસરગ્રસ્ત આ સમુદાયો માટે સાંસ્કૃતિક માળખા વિશે કેવી રીતે વાત કરે છે અને કેવી રીતે મહત્વની સાઇટ્સ આપત્તિઓ અને યુએનએચસી માં અસરગ્રસ્ત હેરિટેજ સાઇટ્સ જે વિસ્થાપિત લોકોના માનવાધિકાર વિશે વાત કરી રહી છે કે કેમ કે શરણાર્થી સ્વરૂપે યુદ્ધ કે કોઈ પણ આપત્તિના કારણે વિસ્થાપિત થયેલા લોકોના રૂપમાં તેથી કયા પ્રકારનાં માનવાધિકાર ઉપર યુ કાર્ય કરે છે તે મેં અહીં સાથે ચર્ચા કરી હતી અને આ તે છે જ્યાં માહિતી સિસ્ટમની રાહત છે કે માનવતાવાદી માહિતી ડોટ org અથવા ગ્લાઇડ નંબર અથવા વર્ચુઅલ ઓએસઓસીસી નંબર જે ખરેખર માહિતી પ્રણાલીનો સમૂહ છે કે શું થઈ રહ્યું છે કયા પુન રિકવરી પ્રાપ્તિ કાર્યક્રમો ચાલી રહ્યા છે કઈ એનજીઓ કાર્યરત છે તે એક વિશાળ ડેટાબેઝ લાવે છે અને અહીં અમે યુએનડીએમટીપી વિશે પણ વાત કરીએ છીએ જે ફરીથી આપત્તિ વ્યવસ્થાપન તાલીમ અને પ્રોગ્રામ છે તેથી તમે જાણો છો કે આ ફરીથી તે યુએનડીપી પાસા સાથે ખૂબ જોડાયેલ છે અને પછી એકવાર અમારી પાસે માહિતી પ્રણાલીઓ છે એક તમે સંચાલક સંસ્થાઓ એક તમારી પાસે યુએનની એજન્સીઓ છે એક તમારી પાસે સ્ટ્રેટેજી આઇએસડીઆર છે તેથી તે તેની મેનેજમેન્ટ પ્રક્રિયા અને માહિતીને કેવી રીતે જોઈ રહ્યું છે અને તમે જાણો છો તે જોઈ રહ્યું છે આ આંતરરાષ્ટ્રીય વ્યૂહરચના આઈએસડીઆર છે જે આપત્તિ ઘટાડવાનો કાર્યક્રમ છે અને આ માનવતાવાદી નીતિ વિકાસ અને માનવતાની હિમાયતનું વધુ સંકલન છે તેથી અહીં આપણે સ્થળ પર ઝડપી આકારણી અને આંતરરાષ્ટ્રીય સંકલન જોયું છે અને આ તે છે જ્યાં યુનાઇટેડ રાષ્ટ્રો આકારણી કરે છે અને તેથી સંકલન કરે છે તેઓ શોધ અને બચાવ અને આઈ એનએસએઆરએજી તરફ જુએ છે જે આંતરરાષ્ટ્રીય શોધ અને બચાવ સલાહકાર જૂથ છે જેથી કોઈ દુર્ઘટનાની ઘટનામાં અને તાત્કાલિક શોધ પ્રક્રિયામાં અને તેઓએ તેના પર કેવી રીતે અનુવર્તન કરવું પડે છે અને તેઓએ આ સંપૂર્ણ બચાવ અને સલાહકાર જૂથને કયા પ્રકારનાં પદ્ધતિઓનું પાલન કરવું છે તે તેના પર કાર્ય કરશે અને આ તે સ્થાન છે જ્યાં યુએનડીએસી ઝડપી આકારણી અને સાઇટ પર આંતરરાષ્ટ્રીય સંકલન પર કામ કરે છે અને આ આઈઆરઆઈએન 920 સાથે જોડાણ કરે છે જે એક સમાચાર અને પ્રસારણ સેવા છે અને અહીંથી તે યુએન પ્રાદેશિક એજન્સીઓ સાથે વાતચીત કરી રહ્યું છે પછી ભલે તે યુનિકા છે આફ્રિકા સીઈપીએલ જે લેટિન અમેરિકા છે યુએનસીઇ યુરોપ અને યુનેસ્કેપ એશિયા અને પેસિફિક યુએનએસસી પશ્ચિમ આફ્રિકા તેથી પશ્ચિમ એશિયા માફ કરશો તેથી યુએન ડિઝાસ્ટર રિસ્પોન્સ સિસ્ટમની આ આખી જટિલતા આ રીતે ઉભી કરવામાં આવી છે અને આ એજન્સીઓમાં વિવિધ સંસ્થાઓનાં કેવી રીતે તેમના પોતાના વ્યક્તિગત કાર્યો છે અને તે સાથે ચોક્કસ ઓવરલેપ કેવી રીતે અસ્તિત્વમાં છે હકીકતમાં અને આ સિસ્ટમ જ્યારે તે રાષ્ટ્રીય સરકારો અથવા રાજ્ય કક્ષાની પાર્ટીઓ સાથે સંકળાયેલી બને છે જે વધુ જટિલ પરિસ્થિતિઓ હોય છે કારણ કે રાજકીય પર તેઓ સીધા કોઈ ચોક્કસ રાષ્ટ્ર અથવા દેશની રાજકીય સિસ્ટમ સાથે સંકળાયેલા હોય છે જે કદાચ એક અલગ પરિસ્થિતિમાં દબાણયુક્ત થવું પ્રાથમિકતાઓ ખૂબ જ અલગ હોય છે તેથી ત્યાં જ પોલ ઓલિવર અને આયસન યાસમિન તેઓ ખરેખર ટિપ્પણી કરે છે કે કેવી રીતે પુન રિકવરી પ્રાપ્તિ પ્રક્રિયાની ધારણા તેઓ સરખા નથી જેઓ પુન પ્રાપ્તિનું સંચાલન કરી રહ્યાં છે અને જેઓ પ્રાપ્તકર્તાઓ છે તેથી એક પ્રદાતા છે અને એક તમે જાણો છો તે લેનાર છે તેથી બંને દ્રષ્ટિએ ખૂબ જ ભિન્ન છે એજન્સીઓ માટે સરકાર કે સ્વૈચ્છિક સંસ્થાઓ છે કે જેઓ તેમના માટે સહાયનું સંચાલન કરે છે કાર્યક્ષમતા અને ગતિ માટેના મહત્વપૂર્ણ સાધનો આપણે કેટલા મકાનોમાં વસવાટ કરી શકીએ કેટલી આજીવિકા આપણે પેદા કરી શકીએ કેવી રીતે ઉત્પન્ન કરી શકીએ કેટલી અસરકારકતાથી આપણે પેદા કરી શકીએ આ મુખ્ય બાબતો છે અને વલણ અને રિવાજો જે આ અગ્રતાને અવરોધે છે અથવા તૈનાત કરે છે જ્યારે બીજી તરફ પ્રાપ્તકર્તાઓ આફત અને તેના પરિણામો પછીના બંને તેમના જીવનના પ્રવાહમાં અવરોધ છે ઉદાહરણ તરીકે પ્રાપ્તિકર્તાઓ કે જેમણે સુનામીમાં તેમની બોટ ગુમાવી દીધી છે તાત્કાલિક જીવન અને જરૂરિયાત સામાન્ય સ્થિતિમાં આવી રહી છે તેમની આજીવિકા પાછું મેળવી રહ્યું છે તેથી તેમના રીતરિવાજો અને વ્યવહારને કેવી રીતે જાળવી શકાય તે પણ હકીકતમાં આ તે છે જ્યાં તેમના જીવનનો પ્રવાહ અને રીતરિવાજો અને વ્યવહાર અને વ્યવહારના દાખલાને જાળવી રાખવા ઇચ્છે છે જે બાહ્ય રાહતમાં અસરના અવરોધ હોવા છતાં સ્થિરતાના માપદંડની ખાતરી આપે છે તેથી આ મહત્વનું છે જ્યાં પ્રાપ્તકર્તા જુએ છે કારણ કે કદાચ કોઈ આપત્તિની તાત્કાલિક અસરમાં તે તાત્કાલિક જરૂરિયાત મુજબ તાત્કાલિક આશ્રયની શોધ કરી શકે છે પરંતુ લાંબા ગાળે ધારણા બદલાઇ જાય છે કારણ કે તેને જાળવવાની જરૂર છે તેને તેના રિવાજો અને તેની જીવનશૈલી પર સંતુલન રાખવાની જરૂર છે અને ત્યાં જ તમને જાણવું પડશે કે રાહતની સંસ્કૃતિએ શું જોવું છે પ્રાપ્તકર્તા સંસ્કૃતિની અપેક્ષા શું છે તે ફક્ત માં જ નહીં તાત્કાલિક મુદત પરંતુ લાંબા ગાળાના પાસાંઓમાં અને આ અંતર અને પ્રદાતાઓ અને પ્રાપ્તકર્તાઓ અથવા સંચાલકો અને પ્રાપ્તકર્તાઓ વચ્ચેના તફાવતોને દૂર કરવા માટે હું તમને આ 2 પરિભાષાઓમાં રજૂ કરવાનો પ્રયત્ન કરીશ એક CAM છે જે એક કમ્યુનિટિ એસેટ મેનેજમેન્ટ છે અને અમે CAMને પણ સંદર્ભિત કરીએ છીએ તે શહેરી અથવા ગ્રામીણ વસ્તી દ્વારા સામૂહિક ઉપયોગમાં ભૌતિક સંપત્તિનું સંચાલન છે તેથી આ વ્યવસ્થાપન લાવે છે આ ભૌતિક સંપત્તિ છે તે સ્વરૂપમાં છે કે કેમ ઇમારતો અથવા માળખાગત રૂપમાં અથવા કોઈ આજીવિકાના સ્ટોકના રૂપમાં જેથી તેઓ કેવી રીતે સામૂહિક રૂપે એક્સેસ કરી શકશે પછી ભલે તે શહેરી હોય કે ગ્રામીણ વસ્તી હોય અને તે ખરેખર કલ્પના કરે છે CAM ઓછી આવક ધરાવતા સમુદાયોની ક્ષમતામાં સુધારણાની કલ્પના કરે છે કારણ કે વિકાસશીલ દેશોમાં ગરીબીનું પાસા કોઈ પણ પ્રકારની નબળાઈ સુયોજન માટેનું એક મુખ્ય પરિબળ છે જેથી કેવી રીતે જીવનનિર્વાહના પાસા તેની જીવન ક્ષમતાના આયોજનના સંચાલન માટે તેમની ક્ષમતાની એક્સેસ સાથે સીધો સંબંધ છે તે ફક્ત તે જ નથી કે આપણે પરિસ્થિતિ સાથે જ વ્યવહાર કરીશું આપણે જીવનકાળના આયોજનના અભિગમમાં સાતત્ય કેવી રીતે કાર્ય કરે છે તે જોવાનું રહેશે કારણ કે તે માત્ર તમે કંઇક ખોવાઈ ગયાં નથી મેં તમને કંઈક આપ્યું છે અને તમે આમ કર્યું છે તે સાતત્ય હોવું જોઈએ તમારે તેમાં સતતતાનું પાસું લાવવું પડશે નવી અને હાલની સમુદાય ઇમારતોની નિયમિત સંભાળ અને બાંધકામ તેથી આ તે છે જ્યાં શારીરિક સંપત્તિ સતત જાળવવામાં આવે છે અને જીવનચક્રના આયોજનના અભિગમ સાથે આગળ લેવામાં આવે છે ક્ષમતા નિર્માણ થોડા પગલામાં લઈ શકાય છે એક એ સંપત્તિની ઓળખ અને તેમની સ્થિતિ તેથી અહીં એક એવા કેટલાક મુદ્દા છે જે સૂચિબદ્ધ થયા છે અને બંને ધ્યાનમાંના અંતર અને તે જ રીતે CBDRM સીબીડીઆરએમ અભિગમ જે જોન ટ્વિગ દ્વારા સૂચિબદ્ધ કરવામાં આવ્યા હતા અને આપત્તિ જોખમ ઘટાડવાની વાત કરી તેથી તેઓ અનુભવોની સૂચિબદ્ધ કરવા અને કુશળતાનું વિશ્લેષણ કરવા વિશે વાત કરી કોઈપણ સમારકામ અને જાળવણી કાર્યક્રમનું સંચાલન અને અમલ કરવા માટેના સમુદાયના છે તેથી શું તેમની પાસે કોઈ કુશળતા છે શું તેમની પાસે કોઈ ઓપરેશનલ ટૂલ્સ અથવા પદ્ધતિઓ છે તેઓ કોઈ ખાસ આફતને કેવી રીતે પહોંચી શકે છે અને તેનો સામનો કેવી રીતે કરે છે અને તેઓ ખરેખર કેવી રીતે જીવનનિર્વાહના કેટલાક પાસાઓ સુધી સંપર્ક કરી શકશે સમુદાયમાં એસેટ મેનેજમેન્ટને લગતી જાગરૂકતા અને ક્ષમતા નિર્માણ તેમજ સ્થાનિક અધિકારીઓ કેવી રીતે સક્ષમ થઈ શકે તેથી એક છે આપણે જાગૃતિ અને ક્ષમતા નિર્માણના અભિગમ વિશે વાત કરી રહ્યા છીએ તેથી તે માત્ર સાથે જ નથી સમુદાય પણ સ્થાનિક અધિકારીઓ સાથે જ્યાં સમુદાય સીધો સંબંધિત છે શારીરિક સર્વેક્ષણ અને સમુદાય સંપત્તિની ઓળખ સ્થાનિક સમુદાય સાથે ચર્ચા દ્વારા સમારકામ અને અપગ્રેડ કરવા માટે છે તમે જાણો છો તે સમુદાય સાથે શું સંબંધિત છે કોઈ કેવી રીતે સક્ષમ થઈ શકે છે કારણ કે તમારે સમુદાયને આ ચર્ચામાં શામેલ કરવાની જરૂર છે જેથી તેઓ શું ઓળખી શકે તેમના માટે સંબંધિત છે અને તેઓ ઓળખી શકે છે કે તેના પર કેવી રીતે કાર્ય કરવું તેઓ કેવી રીતે કેટલાક પ્રયત્નો અને ભંડોળ પણ મૂકી શકે છે કે જેથી તેને વધુ સારી બનાવી શકાય અથવા ઓછામાં ઓછું તેઓ તમને ખબર હોય તેવી કેટલીક અન્ય ભંડોળ એજન્સીઓ સાથે લિંક કરી શકે છે તેથી સંવાદ કેવી રીતે થઈ શકે તેની વિવિધ રીતો હતી હિસ્સેદારોનું લક્ષ્ય તેથી નીતિ નિર્માતાઓ સંચાલકો એકાઉન્ટન્ટ્સ કમ્યુનિટિ મેસન્સ ઇજનેરો અને બિલ્ડિંગ સેન્ટર મેનેજર્સ અને સુપરવાઇઝર જેવા વિવિધ લક્ષ્ય પ્રેક્ષકોને રિપેર અને પુન રિકવરી પ્રાપ્તિનું કાર્ય રજૂ કરવું જેથી જો આ ઇમારતની સૂચિ હોય ત્યારે આ પરિણામ રજૂ કરવામાં સમર્થ થઈ શકે આપણે એ ઓળખી કાઢ્યું છે કે જેનું વધુ સમારકામ કરી શકાય છે આ તે ક્ષેત્રો છે જે આપણે નવા હેતુ માટે બનાવી શકીએ છીએ જે તમે જાણો છો તેથી એકવાર આ આખા કાર્યને હિસ્સેદાર સાથે રજૂ કરવામાં આવ્યું છે ફક્ત સમુદાય જ નહીં સ્થાનિક અધિકારીઓ પણ નીતિ ઘડનારાઓ પણ સંચાલકો અને સાથે સાથે જો ત્યાં કોઈ મકાન કેન્દ્રો અને તેમના અધિકારીઓ અને તેમના નિરીક્ષકો અને ચણતર જૂથો છે તેથી આ રીતે ત્યાં એક સહયોગ હોવો જોઈએ જે તમે ખરેખર કરી શકો અને તમારે તે પ્રકારના સહયોગ માટે તેમને દિશા નિર્દેશિત કરી શકો તકનીકી જૂથ માટે ક્ષમતા નિર્માણ હકીકતમાં આ ખૂબ મહત્વનું છે કારણ કે દિવસે ને દિવસે તકનીકી બદલાઈ રહી છે અને હકીકતમાં બાંધકામનું કાર્ય પણ તે દર ૨ ૩ વર્ષે બદલાતું રહે છે નવી તકનીકીના વર્ષ આવી રહ્યા છે નવા પડકારો આવી રહ્યા છે બજારમાં અને સિસ્ટમમાં પણ નવા નિયમનકારી માળખાઓ આવી રહ્યા છે તેથી જ સુપરવાઇઝરો માટે હાથ ધરવામાં આવેલા નિષ્ણાંત તાલીમ કાર્યક્રમો પર ધ્યાન આપવું પડશે અને તે મૂળભૂત ગૃહ રક્ષા અને નાના સમારકામ એક બુકીંગ સાઇટ મેનેજમેન્ટ ગુણવત્તા નિયંત્રણ સામગ્રીની પ્રાપ્તિ અને માનવશક્તિ મેનેજમેન્ટ વિશે પણ વાત કરી શકે છે જેથી કોઈ તે કેવી રીતે કુશળતાથી કરી શકે આ બધું સ્થાનિક સ્તરના અભિગમોના પ્રકારનું છે અને એક નાનું પણ જો તમે ગામની નજીકના સ્થાનિક ચણતરને તાલીમ આપતા હોવ પરંતુ જો તમે ખરેખર આ આખી પ્રક્રિયાથી તાલીમ લઈ શકો છો તો તમે ફાઇલ રાખવા અને બુકીંગને જાણો છો જેથી જવાબદાર હશે તે જવાબદાર રહેશે અને તે તેમાં પારદર્શિતા જાળવશે તેથી તે ખૂબ ઉપયોગી થશે જે આ તકનીકી કુશળતાને વધુ સારી અને સારી બનાવે છે અને તેને માન્ય પણ કરી શકાય છે સંપત્તિઓનો શરત મોજણી તેથી કેવી રીતે શારીરિક નિરીક્ષણ અને તે પણ કોઈ વ્યક્તિ કોઈ ઇન્વેન્ટરી બનાવી શકે છે અને તમે જાણો છો તે પ્રાધાન્યતા નક્કી કરી શકે છે પ્રથમ પ્રાધાન્યતા શું છે કારણ કે તમારી પાસે ફક્ત મર્યાદિત ભંડોળ છે તમે કેવી રીતે પ્રવૃત્તિઓ સેટ કરી શકો છો અને તકલીફ અને ભલામણોના વિશ્લેષણ તેથી આ તે છે વિશ્લેષણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તમારા વિસ્તારમાં સો મકાનોને નુકસાન થયું છે જેને પુન સ્થાપન અથવા પુનર્નિર્માણની જરૂર છે તેથી જેની પાસે તમારે તેના પર કામ કરવા માટે ફક્ત થોડા મિલિયન ડોલર છે તે પછી કાર્ય કરવાનું પ્રથમ કાર્ય શું છે જે સૌથી વધુ પ્રાધાન્યતા છે તે તમે ઘરથી પ્રારંભ કરો છો અથવા તમે આજીવિકાથી પ્રારંભ કરો છો અથવા તમે કોઈ શરૂઆતથી પ્રારંભ કરો છો ધર્મ તમે જાણો છો તે પ્રાધાન્યતાને સમજવી પડશે પછી કામોનો અંદાજ તૈયાર કરવા અને સમારકામના ખર્ચ લાભની તુલના આ તે અર્થશાસ્ત્ર નિર્ણય લેવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે સામગ્રી અને મજૂરની પ્રાપ્તિ માટેની યોજના તમે મજૂર કેવી રીતે મેળવશો કારણ કે આ મજૂર ખાસ કરીને વ્યથિત સ્થિતિમાં તમે ઉપલબ્ધ સામગ્રીની શક્યતાઓને આધારે સામગ્રીને એક્સેસ કરી શકશો નહીં અથવા તમને મજૂરને યોગ્ય સ્તર પણ નહીં મળે તેથી આપણે તેનું સંકલન કેવી રીતે કરી શકીએ કારણ કે બધું અસરકારક ખર્ચ સાથે હોવું જરૂરી છે મુશ્કેલીઓ અને ભલામણોનું વિશ્લેષણ તેથી તે છે જ્યાં તે પરિસ્થિતિઓ વિશે વાત કરે છે કામો માટે અનુમાનની તૈયારી અને મજૂરની સામગ્રીની પ્રાપ્તિની તુલનાત્મક અને આયોજન પછી દેખાવો અમુક ખુબ ઉપયોગી સાઇટ્સ પર સમુદાય એસેટ મેનેજમેન્ટનું નિદર્શન જે સુનિશ્ચિત કરી શકે છે કે પુનર્નિર્માણ કરવામાં આવે તે પહેલાં હિસ્સેદારો યોગ્ય કુશળતા અને વહેંચેલી સમજથી સજ્જ છે તેથી એકવાર તમે મોજણી કરી લો જ્યારે તમે પણ ઇન્વેન્ટરીઓ પૂર્ણ કરી લો અને તેના આધારે વિશ્લેષણ કરો તમારે તમારા કાર્યોને પ્રાધાન્ય આપવા નું છે તમે તેને ચોક્કસ પ્રોગ્રામની ભલામણ કરી છે અને જે ક્રિયામાં સુનિશ્ચિત થઈ શકે છે અને આ તે છે જ્યાં તમારે મહત્વપૂર્ણ સાઇટ્સ પર નિદર્શન કરવાની જરૂર છે તે નિર્માણ માટેની સાઇટ છે અથવા તે કોઈ સ્થાનિક સત્તા છે કે કેમ તે કોઈ ભંડોળ એજન્સી છે તેની તમારે ખાતરી કરવાની જરૂર છે કે તમે જાણો છો કે બધા તાલીમ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે જેથી અમે તેના માટે તૈયાર થઈએ તમે જાણો છો તે પુનર્નિર્માણ તેથી અમે હમણાં જ એક મોડેલનું પરીક્ષણ કર્યું છે અને પછી આપણે આ કેવી રીતે વધારી શકીએ સમુદાય સંપત્તિ સંચાલન વિશે આ વાત છે એ જ રીતે જ્હોન ટ્વિગ સીબીડીઆરએમ પ્રોજેક્ટ્સનો પણ ઉલ્લેખ કરે છે જે સમુદાયો આધારિત આપત્તિ જોખમ સંચાલન પ્રોજેક્ટ્સ છે તેમણે ગેસ્ટાઓ દ રિસ્કો એ નિવેલ દા કોમિનિડેડના આ મેનેજમેન્ટમાં આવવાનું ઉદાહરણ આપે છે તેથી મોઝામ્બિકમાં જેરાન્ડો પદ્ધતિ છે જે વર્લ્ડ વિઝન દ્વારા એડ્યુઆર્ડો મોન્ડેલે યુનિવર્સિટીના સહયોગથી રચાયેલ છે જેણે 2006 થી 2010 સુધીમાં લગભગ 30 પ્રોજેક્ટ્સનું પ્રાયોગિક કાર્ય કર્યું છે વર્ષો સુધી તેઓ આ સીબીડીઆરએમ પદ્ધતિનો ઉપયોગ કરીને 30 જેટલા પ્રોજેક્ટ્સને સ્કેલ કરે છે ગેરેન્ડો શું છે ગેરાન્ડો એ જોખમી અસરોને ઓળખવા આગાહી કરવા મેનેજ કરવા માટે સ્થાનિક ક્ષમતાઓને ટેકો આપવા માટેની પ્રક્રિયા છે તેથી આ પ્રક્રિયામાં 6 આંતરસંબંધિત તબક્કાઓનો સમાવેશ થાય છે જેના વિષે હું સંક્ષિપ્તમાં સમજાવું છું અને જેને સ્થાનિક સમુદાયના પ્રશિક્ષિત સભ્ય દ્વારા સુવિધા આપવામાં આવી છે તેથી પ્રથમ બાબત એ છે કે દરેક સમુદાયમાં સ્થાનિક ડીઆરએમ સમિતિની સ્થાપના કરો તેથી તમારી પાસે એક સમુદાય છે અને પછી તમે ખાતરી કરો કે તમે ડીઆરએમ સમિતિની સ્થાપના કરો દરેક સમુદાયમાં આપત્તિ જોખમ સંચાલન સમિતિ હોવી જોઈએ તેથી ગેરાન્ડો એક સહેલાઇથી સમજી શકાય તેવું સમુદાય સંયોજક છે જે પછીના 5 પગલાં દ્વારા સમિતિ અને સમુદાયનું નેતૃત્વ કરે છે તેથી કોઈ એક સુયોજિત થાય છે અને સમિતિ દ્વારા મળતા નોંધપાત્ર આંચકા અને તાણને ઓળખે છે શું તે દુષ્કાળને લીધે છે તે દુષ્કાળ છે તે યુદ્ધ છે કોઈએ તે ઓળખવું પડશે તેથી તે છે જેણે ખરેખર બાકીના સમુદાય સાથે સંકલન કરે છે અને નબળાઈ અને ક્ષમતા આકારણી હાથ ધરે છે તેથી આ તે છે જ્યાં તે આપણી પાસે કયા પ્રકારની નબળાઈ છે અને પ્રાધાન્યતા શું છે તે વિશે વાત કરે છે કારણ કે આ તે છે જ્યાં તમારે કોઈએ એના વિશ્લેષણના ભાગને સમજવું પડશે વૈજ્ઞાનિક અને પરંપરાગત અથવા સ્વદેશી પ્રારંભિક ચેતવણી સૂચકાંકો તેથી કોઈએ સમજવું પડશે કે આપણી પાસે કયા પ્રકારની પ્રારંભિક ચેતવણી સિસ્ટમ્સ છે જેથી અમે સમુદાયને આ કેવી રીતે જણાવી શકીએ અને આ તે છે જ્યાં પાંચમું પગલું વિકસિત થાય છે અને નિવારણ યોજનાઓનો અમલ કરે છે જ્યાં યોગ્ય રીતે કોઈ સમુદાય આપત્તિ સજ્જતા યોજના માટે તૈયાર કરે છે તેથી એકવાર જો તમે જાણતા હોવ કે આઘાત શું છે સમુદાય શું દબાણ છે અને નબળાઈને સમજી શકે છે ક્ષમતા આકારણીમાં અને કોઈ ઓળખી શકે છે કે વૈજ્ઞાનિક અને પરંપરાગત અથવા સ્વદેશી પ્રારંભિક ચેતવણી સૂચકાંકો શું છે તેથી તેઓ શમન યોજનાઓને સમજી અને અમલી બનાવી શકે છે કારણ કે દરેક એક સાથે જોડાયેલું છે અને તે પછી જ કોઈ એક સમુદાય સ્તરની આપત્તિ સજ્જતા યોજના દોરી શકે છે તેથી મોઝામ્બિકની આ એક પ્રકારની વેબસાઇટ છે અપંગતા પૂર અને ચક્રવાત ઇડાઇના પીડિતોથી શરૂ થવા પર ઘણા પ્રોજેક્ટ્સ છે અને તમે જાણો છો કે બાળકો ભોગ બને છે તેની અંદર ઘણા બધા પ્રોગ્રામ હોય છે અને તે એક મહત્વપૂર્ણ પડકાર છે સત્તાવાર આપત્તિ વ્યવસ્થાપન સંસ્થાઓ તેઓ પ્રયાસ કરે છે તેઓ અનૌપચારિક સામાજિક સંસ્થા અથવા નેટવર્કની સંભાવનાને ઓછું મૂલ્યાંકન કરે છે પછી ભલે તે પડોશી હોય અથવા પરિવારો હોય અથવા સગપણનાં જૂથો હોય તેથી પહેલાંના તબક્કે આ સમુદાય કેટલાક સ્થળો હોઈ શકે છે તે ખૂબ જ નાનો છે પરંતુ અસરકારક સમુદાયો અથવા જૂથોના દાખલા શોધ અને બચાવ ખોરાક અને પાણીને આપ્યા મુજબની આ ક્રિયાઓને તેઓ મૂલ્યાંકન કરવાનો પ્રયાસ કરે છે તે સત્તાવાર પ્રક્રિયાઓ પણ જોવામાં આવી છે અપ્રસ્તુત તમે જાણો છો તેથી પણ સમુદાય જે રીતે એકબીજાને ટેકો આપે છે તે ઘણીવાર આ બાબતોને અવગણશે અથવા કચરો લગાવે છે અને અસંગત અથવા વિક્ષેપકારક છે કારણ કે તેઓ અધિકારીઓ દ્વારા નિર્દેશિત નથી કારણ કે તેઓ સત્તાવાર રીતે નિર્દેશિત નથી તેથી તે જ છે મોટાભાગના અધિકારીઓ આ હાલના સમુદાય નેટવર્કને અવગણે છે સ્વદેશી નેટવર્ક તેઓ કેવી રીતે સહકાર આપે છે તેઓ કેવી રીતે આફતનો સામનો કરે છે તેઓ આપત્તિને કેવી રીતે સમજે છે અસરકારક સીબીઆરડીએમ માટે ત્યાં એક સામાજિક મૂડી છે જે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તે સમજવાની જરૂર છે સામાજિક રાજધાની શબ્દ જો તમે પુટનમના કાર્યનો સંદર્ભ લો તો તે કહે છે કે સામાજિક સંસાધનો કે જે લોકો તેમના ઉદ્દેશ્યને આગળ ધપાવવા માટે દોરે છે આ નેટવર્ક અને વ્યક્તિઓ વચ્ચેના જોડાણો જૂથોની સદસ્યતા અને વિશ્વાસ અને વિનિમયના સંબંધોનો સમાવેશ કરે છે તે આડી મૂડી હોઈ શકે છે ઉભી મૂડી તે જૂથમાં નેટવર્ક હોઈ શકે છે તે જૂથોમાં હોઈ શકે છે જ્યારે તમે કોઈ સંકટમાં હોવ ત્યારે કોઈએ સમજવું પડશે તે ખરેખર લોકોને એકસાથે લાવે છે અને મજબૂત અને કાયમી સામાજિક જોડાણને ઉત્તેજિત કરે છે તેથી આ એક કટોકટી પણ લોકોને એકસાથે લાવવાની તક આપે છે જ્યાં ભાગીદારી છે ત્યાં સમાવેશ અને અપેક્ષાઓ છે કોનો સમાવેશ કરવો કેવી રીતે શામેલ કરવો અને કારણ કે તેમની બધી જુદી જુદી અપેક્ષાઓ છે અને આ તે છે જ્યાં તમે સહભાગિતાની પદ્ધતિઓ મહત્વની ભૂમિકા ભજવશો જો તમે ભાગીદારી વિશે વાત કરી રહ્યા હોવ કે સફળતા ના 3 ટી ની નોંધ પણ જરૂરી છે પ્રથમ ટી પારદર્શિતા વિશે વાત કરે છે જેમાં સ્પષ્ટતા નિખાલસતા જવાબદારીની આવશ્યકતા હોય છે અને તે સમુદાયોને દરમિયાનગીરીઓની ખામીઓ અને તેના ફાયદા વિશે માહિતગાર કરવાની જરૂરિયાતને માન આપે છે સમય બીજો પાસાનો સમય છે તે સમુદાયો બહારના લોકો અને મધ્યવર્તી વચ્ચે સાર્થક સંબંધો બનાવવા માટે જરૂરી છે પ્રવૃત્તિઓ અમલમાં મૂકવા અને સમુદાયોને પ્રક્રિયાના માલિકી માટે સક્ષમ કરવા પણ જરૂરી છે વિશ્વાસ તે પારદર્શિતાનું એક પરિણામ છે અને સહભાગી પ્રક્રિયામાં સમય વહેંચાયેલા પ્રયત્નો લક્ષ્યો અને જવાબદારીની ભાવના બનાવે છે તેથી આ 2 સ્પષ્ટપણે સમુદાયો વચ્ચે એકવાર વિશ્વાસ વધારશે એકવાર તમે પારદર્શક છો એકવાર તમે વસ્તુઓને પારદર્શક અને જવાબદાર બનાવશો અર્થપૂર્ણ સ્પષ્ટતા સાથે અને તે છે જ્યાં તમે સમુદાયો અને બહારના લોકો અને વચેટિયાઓ વચ્ચે ચોક્કસપણે સંબંધ બનાવશો અને તે પણ તમને પ્રક્રિયાની માલિકી લેવાનું જાણી શકશે અને આખરે તે વિશ્વાસ વધારશે પરંતુ પ્રશ્ન એ છે કે સીબીડીઆરએમ પ્રવૃત્તિઓમાં દરેક સમયે દરેકને શામેલ કરવું શું વ્યવહારુ છે આ ખૂબ જ મુશ્કેલ પ્રશ્ન છે કોઈ પણ એનજીઓ માટે તેને સંબોધન કરવું આ ખૂબ મુશ્કેલ કાર્ય છે કેટલાક મુખ્ય સાધનો જેમાં સૌથી વધુ સંવેદનશીલ શામેલ છે કોણ અસરગ્રસ્ત છે જેમને વારંવાર નિશાન બનાવવામાં આવે છે અથવા જેને ધમકી મળી રહી છે તેમને શક્ય તેટલું શામેલ કરવાનો પ્રયાસ કરો જે એક મહત્વપૂર્ણ પગલું છે તમારે પારદર્શક બનવાની સાથે સાથે માહિતી અને માહિતીમાં ખુલ્લાપણું લાવો નિર્ણય લેવાની પ્રક્રિયા શું છે તે કેવી રીતે કરવામાં આવે છે આ કેવી રીતે વિકસિત કરવામાં આવ્યું છે અને તેઓ કઈ પ્રકારની વ્યૂહરચના અમલમાં મૂકવા જઈ રહ્યા છે તે લાવો તેને વધુ પારદર્શક માર્ગે લાવો કોઈપણ સમુદાયમાં હંમેશાં શક્તિ સંબંધો હોય છે એક છે શક્તિ અને શક્તિશાળી શક્તિવિહીન અને શક્તિશાળી તેથી સમુદાયોમાં પણ તે ફક્ત તે વ્યક્તિને જ સંબોધશે નહીં જેની પાસે પહેલેથી જ ચોક્કસ શક્તિનું પાસું છે પરંતુ તમારે પણ સંબોધન કરવું પડશે કે જેની પાસે કોઈ શક્તિ નથી તેથી તમારે તેમને સર્વસંમતિમાં લાવવું પડશે પરંતુ આંતરિક અને બાહ્ય લોકો જેથી બહારનો વ્યક્તિ ખરેખર અંદરથી કેવી રીતે સંપર્કમાં આવી શકે અને આંતરિક સાથે વાતચીત કરી શકે કારણ કે કોઈએ વિશ્વાસ બનાવવો પડે છે અને તે તે છે જ્યાં સ્થાનિક અધિકારીઓ સ્થાનિક એજન્સીઓ તે કોઈ ચર્ચ છે કે કેમ તે મ્યુનિસિપલ સત્તા છે કે કેમ તે કેવી રીતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે આંતરિક અને બહારના વ્યક્તિ વચ્ચે ક્રિયાપ્રતિક્રિયા લાવવી તેથી સીબીડીઆરએમ ની સુવિધા કેવી રીતે કરવી એન્ટ્રી પોઇન્ટ્સ આંતરરાષ્ટ્રીય એનજીઓ જ્યારે તેઓ સમુદાયનો સંપર્ક કરવાનો પ્રયાસ કરે છે ત્યારે સમુદાય સાથે કામ કરવું ખૂબ મુશ્કેલ હતું કારણ કે બંને વિવિધ સંસ્કૃતિઓ અને વિવિધ શક્તિ સેટઅપ્સ અને જુદા જુદા લક્ષ્યો અને વિવિધ અપેક્ષાઓથી છે તેથી એન્ટ્રી પોઇન્ટ બનાવવું આ તે જ છે જ્યારે મેં તમને કહ્યું હતું કે એન્ટ્રી સ્થાનિક અધિકારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવી પડશે કેવી રીતે કોઈ એજન્સીઓ કે જે તેમની સહાય માટે આવી રહી છે અને જે લાભાર્થીઓ તેમની સાથે કામ કરવા જઈ રહ્યા છે તે મારા પોતાના કિસ્સામાં હોવા છતાં પણ કેવી રીતે પુલ ભાગીદારી બનાવવામાં સક્ષમ છે અમે તમિળનાડુના કેટલાક ગામોમાં ગયા તેઓ મારા પર વિશ્વાસ કરતા ન હતા કારણ કે હું બહારનો માણસ ગણાતો હતો તેથી મેં શું કર્યું કે હું એક ચર્ચમાં ગયો અને ફાધરને મળ્યા અને ફાધર એ મારી ઓળખાણ આપી કે હું આ સમુદાયો અને સુનામી અસર અંગે સંશોધન કરી રહ્યો છું અને પછીના બીજા દિવસે લોકોએ મને સહકાર આપવાનું શરૂ કર્યું જેથી તે સહયોગ અને ત્યાર પછી લાંબા ગાળે મેં થોડો વિશ્વાસ વિકસાવ્યો તેથી પ્રક્રિયા અને પદ્ધતિઓ પર આવતા અમે સહભાગી શીખવાની પીએલએ અને ક્રિયા પદ્ધતિઓ અને સાધનો વિશે વાત કરી એક અવકાશી સ્થાન છે જે મેપિંગ અને મોડેલિંગ વિશે વાત કરી રહ્યું છે આ જોખમ અને નબળાઈ આકારણીમાં ખૂબ ઉપયોગી છે તેનો ઉપયોગ જોખમો અને ખતરનાક સ્થળોને ઓળખવા માટે થઈ શકે છે સમુદાય આ વિશે પહેલાથી શું જાણે છે તમે જાણો છો ધોવાણ વનસ્પતિના નુકસાન અથવા જંતુના ઉપદ્રવને લીધે અસરગ્રસ્ત અને સમુદાયની અંદર નબળા જૂથો અને ક્ષમતાઓ અને સંપત્તિઓ ઓળખવા માટે ઉપયોગી છે તેથી એક તમે અવકાશી મેપિંગ અને મોડેલિંગમાં તે કેવી રીતે સંબોધિત કરી શકો છો પછી ભલે તે હાઇડ્રોલોજિકલ મોડેલિંગ હોય પછી ભલે તે રીમોટ સેન્સિંગ પાસાઓ હોય તેથી આપણે જે ટૂલ્સ વાપરી રહ્યા છીએ પરંતુ આપણે નબળાઈની અવકાશી સમજણ સમજવાની જરૂર છે બીજો પાસું નજીવું છે જે સંગ્રહ નામકરણ અથવા સૂચિ છે તે સમુદાયો અને તેમના પર્યાવરણ વિશેની માહિતી એકત્રિત કરી શકે છે જેમ કે દાખલા તરીકે અમે વાત કરી રહ્યા છીએ કે લાભાર્થી કોણ છે તેઓએ કયા પ્રકારનાં અને કેટલા પાક ગુમાવ્યા છે અને તે ખોરાકના સંકટ સમયે ઉપયોગમાં લેવામાં આવતી કંદોરોની રણનીતિના ક્રમ આવર્તન અથવા મહત્વના ક્રમમાં આરોગ્યની સમસ્યાઓ અને વનનાબૂદીના આવા પરિણામો જેવા સંકળાયેલા કારણોને પણ જોઈ શકે છે ટેમ્પોરલ તેથી આ બધી ઇવેન્ટ્સને એક ક્રમમાં મૂકવી પછી ભલે તે વ્યક્તિગત અને ઇકોલોજીકલ ઇતિહાસ ડિઝાસ્ટર ટાઇમલાઈન્સ ડિઝાસ્ટર વિઝ્યુલાઇઝેશન મોસમી કેલેન્ડર્સ સમુદાય સમયરેખાઓ અથવા ફરીથી કાયદાકીય ઇવેન્ટ્સ દ્વારા હોય કારણ કે જો આ પદ્ધતિઓ ખરેખર નબળાઈની બદલાતી પ્રકૃતિને જાહેર કરશે તો કોઈ પણ આપત્તિ અને તેની અસરનો ઐતિહાસિક રેકોર્ડ કોઈ પણ જોઈ શકે છે કે આપણે ક્યાં પ્રગતિ કરી રહ્યા છીએ જ્યાં તે ખરેખર કેવી રીતે આગળ વધી રહી છે તેથી અમે અસરકારક રીતે તમને જાણી શકીએ છીએ તે સજ્જતા પાસાંઓ છે તમે શું જાણો છો તેમાં શું ખોટું થયું છે તેની કાળજી લો જેથી અમે વૈકલ્પિક પદ્ધતિઓ શોધી શકીએ સામાન્ય રીતે જ્યારે આપણે ઓર્ડિનલ સોર્ટિંગ અને સરખામણી અને રેન્કિંગ કહીએ છીએ કારણ કે આ તે છે જ્યાં આપણે સૌથી સંવેદનશીલ વ્યક્તિઓ અને ઘરોને ઓળખી શકીએ છીએ આંકડાકીય જે તેના મોટાભાગના આર્થિક પાસા પર વાત કરે છે ગણતરી અંદાજ સરખામણી અને સ્કોરિંગ અને આ પ્રકારની પદ્ધતિઓનો ઉપયોગ આપત્તિના નુકસાનની આકારણી અને તે નક્કી કરવા માટે થઈ શકે છે કે જે સામાન્ય રીતે કોઈ પણ જિલ્લા એજન્સી આના માટે કરશે આજીવિકાના કેટલા ભાગને નુકસાન થયું છે પ્રાણીઓનો કેટલો હિસ્સો માર્યા ગયા છે તમે જાણો છો આ રીતે મોટે ભાગે સંખ્યાઓ સાથે આકારણી કરવામાં આવે છે સંબંધિત આ ઘણીવાર સંબંધિત છે કે આપણે કેવી રીતે લિંક કરીએ છીએ અને અમે કેવી રીતે સંબંધ રાખીએ છીએ કેવી રીતે જુદા જુદા સુવિધા આપનારાઓ સમજે છે કે સમુદાયના જુદા જુદા ભાગો એક બીજાથી કેવી રીતે સંબંધિત છે અને તેઓ પાવર સ્ટ્રક્ચર્સને કેવી રીતે ઓળખે છે અને કારણ કે તે એક કારણને બીજી અસર સાથે જોડી શકે છે અને એક અસર સાથે તેનું બીજું કારણ તેથી તે રીતે દુષ્કાળની અસરો જમીનની મુદતની વ્યવસ્થા સાથે અથવા સમસ્યાના ઝાડનો ઉપયોગ કરીને મજૂરના જાતિ આધારિત વિભાગો સાથે જોડાયેલી હોઈ શકે છે તેથી આ બધું ખૂબ જ જટિલ ઘટના છે કે જેથી એ બી સાથે જોડાય છે અને બી સી સાથે જોડાય છે સી ડી સાથે જોડાય છે પણ ડી ફરીથી એ સાથે જોડાય છે તમે જાણો છો કે આ પ્રકારની સમસ્યાવાળા વૃક્ષનો વિકાસ થઈ શકે છે હકીકતમાં સીબીઆરડીઆર એમને સત્તાવાર વિકાસ યોજના સાથે કેવી રીતે એકીકૃત કરવું તે એક મહત્વપૂર્ણ પડકાર છે નેપાળમાં ભંડારી અને માલાકરના કામ અંગેના રિપોર્ટમાં તેઓએ આપેલું આ એક સરસ કેસ છે જેમાં નેપાળના ચિતવાલ અને નવલપરાસી જિલ્લાઓમાં ત્યાં એક પ્રેક્ટિકલ એક્સન ગ્રુપ ૫૯ ગામ ના વિકાસ માટે સમિતિઓમાં વ્યવહારિક ક્રિયા જૂથ કાર્યરત છે અને જે સરકારના સૌથી નીચા વહીવટી એકમો છે તેથી તમારી પાસે આ વીડીસી છે ગ્રામ વિકાસ સમિતિઓ ડીઆરએમ તૈયાર કરવા માટે છે જેથી તેઓ ડીઆરએમ યોજનાઓ તૈયાર કરશે અને ત્યારબાદ દરેક વીડીસીમાં વિભાગ અને સમુદાય સ્તરે નબળાઈ આકારણી કરવામાં આવી હતી તેથી ફરીથી દરેક વીડીસીમાં વોર્ડ કક્ષાએ આકારણી કરવામાં આવી છે અને ત્યારબાદ તે છે તેઓ સ્થાનિક ડીઆરએમ આયોજન કાર્યશાળાઓ ઠીક બનાવે છે તેથી સરકાર નાગરિક સમાજ સંગઠનો તેમજ તકનીકી નિષ્ણાતોના પ્રતિનિધિત્વ સાથે મેળવી શકાય અને પછી આને સંમતિ આપવામાં આવે છે અને સ્થાનિક વિકાસ યોજનાઓમાં સંબંધિત વીડીસીની વત્તા મ્યુનિસિપલ કાઉન્સિલ દ્વારા વિવિધ સમર્થન સાથે અંતિમ યોજનાઓ બનાવવા માં આવે છે આ તે જ સ્થાને છે જ્યાં સ્થાનિક વિકાસ યોજનાઓ છે અને પછી આને ડીડીપીમાં વિકસાવવામાં આવે છે ડીડીસીનું જિલ્લા વિકાસ સમિતિઓને જિલ્લા વિકાસ યોજનાઓમાં સમાવેશ કરવા માટે જેથી સ્થાનિક નબળાઈના મૂલ્યાંકનો દ્વારા આને જિલ્લા કક્ષાના પાસા પર ઓળખવામાં આવ્યું છે તેથી આ એક નાના ભાગથી જિલ્લા કક્ષાએ શાખા પાડવાનું એક ખૂબ મહત્વનું પાસું છે તેથી સફળ સીબીડીઆરએમ ના વાયદા કયા છે આપણે તેને કેવી રીતે માપીશું અલબત્ત આઈએફઆરસી રેડ ક્રોસ અને રેડ ક્રેસન્ટ સોસાયટીઓએ ખરેખર સફળ સમુદાય આધારિત ડીઆરઆર પ્રોગ્રામના 9 મુખ્ય નિર્ધારકોને જોયા છે સમુદાય અને સમુદાયના નેતાઓની પ્રેરણા અને ક્ષમતા જેથી તે સમુદાયને કેવી રીતે પ્રોત્સાહિત કરે છે અને તેમની વચ્ચે ભાગીદારીની મજબૂતાઈમાં રેડક્રોસ રેડ ક્રેસન્ટ હિસ્સેદારોની પ્રેરણા અને ક્ષમતા તેથી તેણે કયા પ્રકારની ભાગીદારી સ્થાપિત કરી છે બાહ્ય અભિનેતાઓ એનજીઓ અને ખાનગી ક્ષેત્રની ક્ષમતા અને તેમની સાથેની ભાગીદારીની શક્તિ સ્તર સમુદાયની ભાગીદારી અને સીબીડીઆરએમ પ્રોગ્રામની માલિકી અન્ય ક્ષેત્રો સાથે સંકલનનું સ્તર તેથી અહીં અમે ફક્ત માલિકી વિશે જ વાત કરી રહ્યા નથી પરંતુ અમે એકીકરણની પણ વાત કરી રહ્યા છીએ પ્રોગ્રામની રચનામાં માનકતા અને સાનુકૂળતા સાથે યોગ્ય સંતુલન રાખવા અને સીબીડીઆરએમ પ્રોગ્રામને અમલમાં લાવવા માટે પૂરતો સમય હોવાને કારણે તેઓ કેટલી સારી રીતે સંકલન કરી રહ્યા છે પ્રક્રિયા કરવામાં ખૂબ સમય અને સીબીડીઆરએમ પ્રોગ્રામને લાગુ કરવા માટે પૂરતા ભંડોળનો સમય તેથી આપણે કેવી રીતે ભંડોળ પેદા કરી શકીએ તે પણ એક મહત્વપૂર્ણ શબ્દ છે જેમાં પૂરતી આકારણી નિરીક્ષણ અને મૂલ્યાંકન પ્રક્રિયા ઉમેરવામાં આવે છે જેથી કોઈ સમય સમય પર આનું મૂલ્યાંકન કેવી રીતે કરી શકે તેનું સાતત્ય ચક્ર પાછું જાય તેથી હું આશા રાખું છું કે તમને સીબીડીઆરએમ અને સમુદાય એસેટ મેનેજમેન્ટ શું છે તે વિશે કોઈ વિચાર હશે મને લાગે છે કે આ તમને મદદ કરશે આભાર